તમારે પ્રવાહીનું પરિભ્રમણ અને સ્ટ્રીમ ફંક્શન શોધવાનું રહેશે આ એક ખૂબ જ સરળ કેસ છે પરંતુ જ્યારે પણ આપણે ફ્લુઇડ પરિભ્રમણને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ત્યારે હવે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ ખ્યાલને સમજવાનો પ્રયત્ન કરીશું જે અહી પૂછવામાં આવે છે એટલે કે વક્ર વિશે પરિભ્રમણ શું છે હવે આપણે શીખીશું કે નીચેની રેખાઓ y 0 x1 y1 x0 દ્વારા બંધાયેલ વક્ર વિશે પરિભ્રમણ નો અર્થ શું છે તેથી આપણે આ સમસ્યામાં એક નવી પરિભાષા મેળવી છે જેને પરિભ્રમણ કહે છે તેથી અમે આ સમસ્યાને થોડી બાજુએ રાખીશું પરિભ્રમણ ની પરિભાષા નો અર્થ શું છે તે જાણવાનો પ્રયાસ કરીશું અને પછી અમે તેને લાગુ કરવાનો પ્રયાસ કરીશું પરિભ્રમણની પરિભાષા એ બહુ નવી પરિભાષા નથી તે આપણે પહેલેથી જ શીખ્યા છીએ તેની સાથે ખૂબ જ સંબંધિત છે અને આપણે જોઈશું કે તે વર્ટિસિટીના કોન્સેપ્ટ સાથે ખૂબ જ સંબંધિત છે ચાલો કહીએ કે આપણી પાસે એક રેખા ક્લોઝ કન્ટુર છે એક કન્ટુર જે અમુક કર્વ દ્વારા બંધ છે હવે જો તમે કન્ટુર પર સ્થિત એક નાનું લાઈન એલિમેન્ટ લો તો ચાલો કહીએ કે આપણે આના જેવું એક લાઈન એલિમેન્ટ લઈએ છીએ તેથી તમારી પાસે વેગ વેક્ટર હોઈ શકે છે v અને તમે આ લાઈન એલિમેન્ટને દિશાસૂચકતા આપીને વેક્ટર લગાડી શકો છો કહો કે તમે ઘડિયાળના કાંટાની દિશામાં અથવા ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આગળ વધી રહ્યા છો અહીં આપણે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આગળ વધી રહ્યા છીએ

તેથી તમે આ પદને કર્વ Xની દ્રષ્ટિએ વ્યક્ત કરી શકો છો અથવા અહીં કર્વ V જ્યાં વેક્ટર ફંક્શન f એ અહીં V છે જ્યાં s એ સપાટીનું એક એલિમેન્ટ છે d s એ સપાટીનું એક એલિમેન્ટ છે અને s એ કુલ સપાટી છે જે આ બંધ કર્વ દ્વારા બંધાયેલ છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે જો તમે પ્લેનમાં આવેલા મૂલ્ય વિશે વાત કરો છો તો તેમાંથી તે નક્કી કરવું શક્ય છે કે પ્રથમ અવલોકન એ બીજું કાંઈ નહીં પણ વર્ટિસિટી વેક્ટર છે તેથી જ્યારે તમે વર્ટિસિટી વેક્ટરનો અહીં ઉપયોગ કરો છો તો પરિભ્રમણ એ બીજું કંઈ નથી પરંતુ તમે તેને વર્ટિસિટીના સંદર્ભમાં કેવી રીતે વ્યક્ત કરો છો તે એકમ વિસ્તાર દીઠ આશરે વર્ટિસિટી જેવું જ છે અથવા તો બીજી રીતે તે વિસ્તાર માં વર્ટિસિટી જેમ પરિભ્રમણ છે તેથી તે માત્ર બીજી રીતે એકમ વિસ્તાર દીઠ વર્ટિસિટી નથી પરંતુ વર્ટિસિટી વિસ્તાર એ પરિભ્રમણ છે તો ચાલો આપણે આ ચોક્કસ ગાણિતિક સ્વરૂપમાં જતા પહેલા એક ઉદાહરણ લઈએ કે તમે પરિભ્રમણ શું છે અને તેની ગણતરી કેવી રીતે કરી શકાય હવે તે કરવા માટે ચાલો એક ઉદાહરણ લઈએ જે એના જેવુ જ ઉદાહરણ નથી પરંતુ આ સમસ્યાને ઉકેલવા માટે આપણે તે ઉદાહરણમાંથી જે શીખીશું તેનો ઉપયોગ કરીશું કહો કે તમારી પાસે બીજું ઉદાહરણ છે જ્યાં તમારી પાસે પોલર કોઓર્ડિનેટ્સ દ્વારા આપવામાં આવેલા વેગ ઘટકો છે કોઓર્ડિનેટ્સ ચાલો કહીએ કે અમે એ જાણવા માંગીએ છીએ કે બંધ કન્ટુરની આસપાસ પરિભ્રમણ શું છે તેથી પોલર કોઓર્ડિનેટ્સસ્વરૂપમાં તત્વમાં બંધ કન્ટુર તો આ A B C D ની જેમ હવે આપણે પરિભ્રમણ શોધવામાં રસ ધરાવીએ છીએ તેથી સૌપ્રથમ આપણે બિંદુ A થી ટ્રાવર્સલ શરૂ કરીએ છીએ તેથી આપણે આ દિશામાં A થી B તરફ જઈ રહ્યા છીએ તેથી જ્યારે તમે A થી B પર જાઓ છો ત્યારે દોરવામાં આવેલ dl ની વિરુદ્ધ છે તેથી એ ચિહ્ન આપશે તેથી માટે પછી BC માટે તે 0 છે CD માટે તે છે DA માટે તે 0 છે તેથી આ વર્ટિસિટી જેવું છે તેથી આપણે અહીંથી જે મેળવીએ છીએ તે સમાન ઉદાહરણનો દાખલો છે આ માત્ર વેક્ટર કેલ્ક્યુલસ પ્રમેયમાંથી છે આ માત્ર તેનું વિગતવાર દાખલો છે તેથી તમે આના પરથી નિષ્કર્ષ પર આવી શકો છો કે આવા કિસ્સામાં તમે વર્ટિસિટી સમાન એકમ વિસ્તાર દીઠ પરિભ્રમણ શોધી શકો છો તેથી તેમાંથી તમે પરિભ્રમણ સાથે વર્ટિસિટીનો સંબંધ કરી શકો છો તેથી જો તમે એક શોધી કાઢો તો તમે આપમેળે બીજાને શોધી શકો છો આ પ્રકારનું ઉદાહરણ જ્યાં તમારી પાસે અને છે તેને ફોર્સ્ડ વોર્ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે તેથી તે કંઈક એવું છે કે તમે સિસ્ટમમાં કોણીય વેગ રાખીને પ્રવાહમાં રિજિડ બોડી પ્રકારનું પરિભ્રમણ બનાવી રહ્યા છો અમે વર્ગમાં અગાઉ ચર્ચા કરી છે કે તમારી પાસે નળાકાર ટાંકી છે અને તમે નળાકાર ટાંકીને સ્નિગ્ધતાની અવગણના કરી લિમિટ માં ફેરવવાનું શરૂ કરો છો તે રેવોલ્યુશન પ્રકારનાં પેરાબોલોઇડનો આકાર લે છે તે ફોર્સ્ડ વોર્ટેક્સનું ઉદાહરણ છે તેથી એકમ વિસ્તાર દીઠ પરિભ્રમણ એ વર્ટિસિટી દ્વારા આપવામાં આવે છે ચાલો કહીયે કે કોઈકે આવો વિસ્તાર લીધો છે તો આ એક વર્તુળ છે આ વર્તુળનું કેન્દ્ર છે અને પરિભ્રમણ શું છે તે શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અમે જોશું કે અમુક કિસ્સાઓમાં જો આપણે ઉદ્દભવ નો સમાવેશ કરીએ તો આ વ્યાખ્યા પ્રતિબંધિત થશે તેથી ચાલો આપણે બીજું ઉદાહરણ લઈએ જે સમજાવશે કે આને અનુરૂપ બીજી સમસ્યા શું છે તેથી ઉદાહરણ 2 લો ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 ની સમજણ સાથે આ ઉદાહરણની સમસ્યા કે જેને આપણે હલ કરવા જઈ રહ્યા છીએ તે સમજવું આપણા માટે સરળ બનશે ઉદાહરણ 2 એ કંઈક એવું છે કે જેને આપણે ફ્રી વોર્ટેક્સ તરીકે ઓળખીએ છીએ ફ્રી વોર્ટેક્સ શું છે તો ફ્રી વોર્ટેક્સ ને તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તે ત્રિજ્યાના સીધું પ્રપોશનલ છે તે ત્રિજ્યા અને ના ઇનવર્સલી પ્રપોશનલ છે તેથી આ પ્રકારની પરિસ્થિતિ તમને રસોડાના સિંકમાં જોવા મળે છે જયારે તમે નળ ખોલો અને તમે શું જોશો કે જેમ જેમ પાણી આવે છે પહેલા સિંક પાણીથી ભરાય છે પછી વાલ્વ બંધ કરો જેથી પાણી બહાર ન જઈ શકે હવે અચાનક વાલ્વ ખોલો તમે જોશો કે આઉટલેટમાં પાણી આવે છે અને પાઇપમાંથી પસાર થાય છે જ્યારે તે સિંકના કેન્દ્રમાં આવે છે ત્યારે તે ખૂબ જ વધુ વેગ સાથે બહાર આવી રહ્યું છે તેથી ત્યાં અને તે પ્રવાહમાં પરિભ્રમણની વૃત્તિ ધરાવે છે તેથી એ ત્રિજ્યાના ઇનવર્સલી પ્રોપોશનલ છે તે ગાણિતિક રીતે r0 પર સિંગ્યુલર છે કારણ કે r 0 પર એવું છે કે અને તમારી પાસે અનંત વેગ હોઈ શકતો નથી

આ પ્રકારના કિસ્સાઓ કે જ્યાં વોર્ટિસિટી 0 હોય તેને ઇરોટેશનલ પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે તેથી ઇરોટેશનલ પ્રવાહ 0 વોર્ટિસિટી સાથેનો પ્રવાહ છે આપણે ટૂંક સમયમાં જ ઇરોટેશનલ પ્રવાહ ના કોન્સેપ્ટ માં આવીશું ઇરોટેશનલ પ્રવાહનો અર્થ 0 અથવા નલ છે વોર્ટિસિટી વેક્ટર જે ખૂબ જ સરળ વ્યાખ્યા છે અને તેના નામ પરથી તે તદ્દન સ્પષ્ટ છે કે પ્રવાહમાં પરિભ્રમણનું કોઈ તત્વ નથી તેથી જ તેને ઇરોટેશનલ પ્રવાહ કહેવામાં આવે છે હવે જો આ ઉદાહરણમાં તમે આ રીતે ક્લોઝ કન્ટુર લો છો વ્યાખ્યાની દ્રષ્ટિએ તે ક્લોઝ કન્ટુર છે તમે પરિભ્રમણ શું છે તે શોધવાનો પ્રયાસ કરો તેથી આ બે ઍડ્જીસ માટે ત્યાં પરિભ્રમણ નથી આ ઍડ્જીસ માટે જ્યારે તમે તેનો સરવાળો કન્ટુર પર કરશો ત્યારે ત્યાં અને સ્પષ્ટ રીતે પરિભ્રમણ હશે જો તમે આવા તત્વ લો તો તે 0 નથી તેમાં શું ખોટું છે એક ખૂબ જ મહત્વપૂર્ણ કન્સેપ્ચૂઅલ ભૂલ એ છે કે આ તત્વ પસંદ કરીને તમે પોઇન્ટ ઓફ સિંગ્યુલારિટીનો સમાવેશ કરીને તત્વ લીધું છે તેથી તમે પરિભ્રમણ અને વાર્ટિસિટી વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવા માટે પોઇન્ટ ઓફ સિંગ્યુલારિટી ધરાવતું તત્વ લઈ શકતા નથી તેથી આ પ્રેક્ટિકલ કેસ છે જો તમે વેગ પ્રોફાઇલ દોરો તો સામે જો તમે સંપૂર્ણપણે ફ્રી વર્ટેક્ષ સમજણનો ઉપયોગ કરો છો તો અવ્યાખ્યાયિત હશે તેથી વાસ્તવમાં હંમેશા ની ખૂબ નજીક હોય છે તે ફોર્સ વર્ટેક્ષ છે તેથી તેથી તે કંઈક આના જેવું હશે અને તેનાથી દૂર તે ફ્રી વર્ટેક્ષ બની શકે છે તેથી તે લંબચોરસ હાઇપરબોલા ના જેવું છે આની નજીક એક પરિભ્રમણ છે તેથી આના તરીકે ઓળખાય છે આ ફ્રી વોર્ટેક્સ અથવા ફોર્સ્ડ વોર્ટેક્સનું પ્રેક્ટિકલ ઉદાહરણ છે આ બે માંથી કોઈ પણ એકદમ પ્રેક્ટિકલ ઉદાહરણો જેવું નથી પરંતુ તેમના સંયોજનો તદ્દન પ્રેક્ટિકલ છે આ રેન્કાઈન વોર્ટેક્સ તરીકે ઓળખાય છે તેથી તે ફ્રી અને ફોર્સ વરટેક્સનું સંયોજન છે તેથી ચોક્કસ ત્રિજ્યા સુધી તે ક્રિટિકલ રેડિયસ તે ફોર્સ વોર્ટેક્સ જેવું છે તે ઉપરાંત તે ફ્રી વોર્ટેક્સજેવું છે એક ખૂબ જ ક્લાસિકલ ઉદાહરણ જે પ્રકૃતિમાં થાય છે તે ટોર્નેડો છે તેથી ટોર્નેડોની મધ્યની ખૂબ નજીક ટોર્નેડો છે તે તેના પર ત્યાં છે કે ત્યાં ફોર્સ વરટેક્સ છે તેથી તેમાં રોટેશનલિટીનું તત્વ મજબૂત છે તેનાથી આગળ તે ફ્રી વરટેક્સ જેવું છે તેથી ટોર્નેડો રેન્કાઈન વરટેક્સ દ્વારા ખૂબ જ સારી રીતે અંદાજિત હોઈ શકે છે જે ફ્રી અને ફોર્સ વરટેક્સનું સંયોજન છે હવે ધ્યાનમાં રાખો કે જો તમારી પાસે આવું સંયોજન હોય તો તમારે એ સાબિત કરવું પડશે કે આ નિર્ણાયક ત્રિજ્યા પર જ્યાં તમારી પાસે ફ્રી માંથી ફોર્સ વરટેક્સમાં બદલાવ આવે છે એ ફ્રી અને ફોર્સ વરટેક્સ ની વિચારણાઓ દ્વારા આપવામાં આવેલ સમાન હોવું જોઈએ કારણ કે તમારી પાસે સતત વેલોસીટી ફિલ્ડ ના હોય શકે ભૌતિક અર્થમાં વેલોસીટી ફિલ્ડ સતત છે હવે જો આપણે આ ઉદાહરણ પર આવીએ તો આપણે પરિભ્રમણ શોધવા માટે આ ઉદાહરણનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરીશું તેથી પ્રથમ તમે વેગ વેક્ટરનું કર્લ શોધી કાઢો તેના દ્વારા પરિભ્રમણ આપવામાં આવે છે તેથી તે 2 ડાયમેન્સનલ ક્ષેત્ર છે પરિભ્રમણ 0 છે તેનો અર્થ એ છે કે તે વર્ટિસિટી 0 છે અને પરિભ્રમણ અને વર્ટિસિટી વચ્ચેના સંબંધ દ્વારા હવે તમારી પાસે y 0 અને 1 અને x 0 અને 1 દ્વારા બંધાયેલ કર્વ છે તેથી તે એક લંબચોરસ કન્ટુર જેવું છે આ x 0 છે આ x 1 છે આ y 0 છે આ y 1 છે તેથી આ કન્ટુર છે આ કન્ટુરને બાંધતો વિસ્તાર છે તેથી આમાં સિંગ્યુલારિટી ના કોઈપણ મુદ્દાનો સમાવેશ થતો નથી તેથી આ એક માન્ય વિસ્તાર છે અને તેથી આ કર્વ વિશેનું પરિભ્રમણ એ વર્ટિસિટીની દ્રષ્ટિએ વ્યક્ત કરવામાં આવે છે આગળ આપણે એવા કોન્સેપ્ટ પર જઈશું જે ફરીથી પ્રવાહની પરિભ્રમણતા સાથે ખૂબ જ સંબંધિત છે અને તે કોન્સેપ્ટ ને વેલોસિટી પોટેન્શિયલ નામ આપવામાં આવ્યું છે અમે જોઈશું કે વેગની સંભવિતતા શું છે અને આની પાછળના મહત્વના મુદ્દાઓ શું છે ચાલો ઇરોટેશનલ ફ્લોના કેસને ધ્યાનમાં લઈએ આ માત્ર ઇરોટેશનલ ફ્લો માટે વ્યાખ્યાયિત થયેલ છે તેથી અન્ય કંઈપણ માટે તેથી આપણે ઇરોટેશનલીટી માટે શરત શોધવી જોઈએ તો ઇરોટેશનલીટી માટે શરત શું છે વેલોસીટી વેક્ટરનું કર્લ એ નલ વેક્ટર છે

તેથી આમાંથી તમે જોઈ શકો છો કે જો તમે હવે પેરામીટરાઇઝ કરો તો તે સામાન્ય રીતે x y z નું ફંક્શન છે પછી આ વ્યાખ્યા આપમેળે આ જરૂરિયાતને સંતોષે છે આ ખૂબ જ સ્પષ્ટ છે કારણ કે વેક્ટર ફિલ્ડના સિદ્ધાંત પરથી તમે જાણો છો કે જો વેક્ટરનું કર્લ નલ વેક્ટર હોય તો તે વેક્ટરને સ્કેલર ફંક્શનના ઢાળ તરીકે રજૂ કરી શકાય છે તેથી જો કર્લ 0 છે તો તે નલ વેક્ટર છે હવે આવા ફિલ્ડ કે જ્યાં કર્લના ફિલ્ડનું નલ વેક્ટર છે આપણે જે ફિલ્ડ વિશે વાત કરીએ છીએ તે સામાન્ય વેક્ટર ફિલ્ડ છે અહીં તે વેગ વેક્ટર ફિલ્ડ છે જેને આપણે કન્ઝર્વેટિવ વેગ ફિલ્ડ તરીકે ઓળખીએ છીએ તેથી સામાન્ય રીતે ફિલ્ડ થિયરીમાં જો કોઈ ચોક્કસ વેક્ટર ફિલ્ડનું કર્લ નલ વેક્ટર હોય તો તે કન્ઝર્વેટિવ ફિલ્ડ છે તે સ્કેલર પોટેન્શિયલ ના ઢાળના સ્વરૂપમાં વ્યક્ત થઈ શકે છે 1 થી 2 સુધી જવા માટે કરવામાં આવેલ કાર્ય પાથથી સ્વતંત્ર છે અને માત્ર પોટેન્શિયલ ના તફાવત પર આધારિત છે જે આ કિસ્સામાં પોટેન્શિયલ ઊર્જા છે તેથી તે માર્ગનું અવલંબન એ ફિલ્ડના કન્ઝર્વેટિવ નેચર આવે છે તેથી કન્ઝર્વેટિવ ફિલ્ડમાં આ જ રીતે આ કન્ઝર્વેટિવ વેગ ફિલ્ડ વિશે વાત કરી રહ્યા છીએ કન્ઝર્વેટિવ ફોર્સ ફિલ્ડ વિષે ની નહીં પરંતુ ખ્યાલ ખૂબ સમાન છે તેથી જ્યારે પણ તમારી પાસે આવું કન્ઝર્વેટિવ ફિલ્ડ હોય ત્યારે ફિલ્ડ પોટેન્શિયલ ગ્રેડિયન્ટના રૂપમાં અભિવ્યક્ત થાય છે આવા ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં પાર્ટિકલ મિકેનિક્સ કે પોટેન્શિયલ એ પોટેન્શિયલ ઊર્જા છે જે આપણે જાણીએ છીએ તેથી અહીં આપણે વેગ પોટેન્શિયલ વિશે વાત કરી રહ્યા છીએ તેથી હવે અમને વેગ પોટેન્શિયલ અને સ્ટ્રીમ ફંક્શન વચ્ચેના સંબંધ વિશે જણાવવામાં રસ છે હવે જ્યારે આપણે સંબંધ માં રસ હોય ત્યારે તે તુલનાત્મક હોવો જોઈએ તેથી કયા કિસ્સામાં કયા સંજોગોમાં તેઓ તુલનાત્મક છે હવે ઉદ્દેશ્ય એ છે કે સ્ટ્રીમ ફંક્શન અને વેગ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ શોધવાનો છે કે આપણે કયા પ્રકારના પ્રવાહને ધ્યાનમાં લઈએ તેથી જ્યારે બંને વ્યાખ્યાયિત કરવામાં આવે ત્યારે આપણે કેસને ધ્યાનમાં લેવો જોઈએ તો સ્ટ્રીમ ફંક્શન ક્યારે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તે 2 ડાયમેંશનલ ઈંકોમ્પ્રેસિબલ પ્રવાહ માટે વ્યાખ્યાયિત થયેલ છે જ્યારે ઇરોટેશનલ ફ્લો માટે વેગ સંભવિત વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેથી તે 2 D ઈંકોમ્પ્રેસિબલ ઇરોટેશનલ ફ્લો હોવું જોઈએ જેથી કરીને બંને વિધેય વ્યાખ્યાયિત થાય હવે જો a સામાન્ય માટે જો આ ઘટકોમાંથી ઓછામાં ઓછું એક તમારી પાસે 0 છે તો તમને ભાગાકાર 0 મળશે તેથી તમારે ખાતરી કરવી પડશે કે આ શૂન્ય નથી તેથી જો આ શૂન્ય ના હોય તો માત્ર તમે જ આને રદ કરી શકો છો અને જ્યારે તમે બંનેને રદ કરો છો ત્યારે તમે ખાતરી કરો છો કે u અને v બંને શૂન્ય ના હોય અને કારણ કે બંને છેદમાં છે તો અહીં તમારી પાસે આના જેવો સ્પર્શક છે અને અહીં તમારી પાસે આના જેવો સ્પર્શક છે તેઓ એકબીજાને લંબરૂપ છે અને તેથી મહત્વપૂર્ણ નિષ્કર્ષ એ છે કે સતત રેખાઓ સમાન છે જેને સમકક્ષ રેખાઓ કહેવામાં આવે છે તેથી આ એક ઇક્વિપોટેન્શિયલ લાઇન છે તેથી આ તમને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ થિયરીમાં મળેલી ઇક્વિપોટેન્શિયલ લાઇન સાથે ખૂબ સમાન છે તો અહીં તમારી પાસે આના જેવો સ્પર્શક છે અને અહીં તમારી પાસે આના જેવો સ્પર્શક છે તેથી આ એકબીજાને લંબરૂપ છે અને તેથી મહત્વપૂર્ણ નિષ્કર્ષ એ છે કે રેખાઓ જેને સમકક્ષ રેખાઓ કહેવામાં આવે છે તેથી આ ઇક્વિપોટેન્શિયલ લાઇન છે તેથી આ તમને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ થિયરીમાં મળેલી ઇક્વિપોટેન્શિયલ લાઇન સાથે ખૂબ સમાન છે તેથી અને આ રેખાઓ અમુક બિંદુઓ સિવાય પ્રવાહ ક્ષેત્રમાં દરેક જગ્યાએ એકબીજા માટે ઓર્થોગોનલ છે બિંદુઓ એ જ્યાં વેગ 0 છે ત્યાં છે તે બિંદુઓને સ્ટૈગ્નૈશન બિંદુઓ તરીકે ઓળખવામાં આવે છે તેથી પ્રવાહ ક્ષેત્રમાં બિંદુઓ જ્યાં વેગ 0 છે તેને સ્ટૈગ્નૈશન બિંદુઓ કહેવામાં આવે છે તેથી સ્ટૈગ્નૈશન બિંદુ એ એક બિંદુ છે જ્યાં v 0 છે અને સ્ટૈગ્નૈશન બિંદુ પર તમારી પાસે આવો સંબંધ નથી કારણ કે સ્ટૈગ્નૈશન બિંદુ પર તમે ખરેખર આ કામ કરી શકતા નથી તેથી તે સાચું નથી કે પ્રવાહના ક્ષેત્રમાં દરેક જગ્યાએ સ્ટ્રીમલાઇન્સ અને ઇક્વિપોટેન્શિયલ લાઇન્સ ઓર્થોગોનલ છે તેઓ દરેક બિંદુ પર ઓર્થોગોનલ છે સિવાય કે સ્થિરતા બિંદુ જ્યાં તે આ રીતે વ્યાખ્યાયિત નથી હવે અંતે આપણે શું જોઈશું આપણે અને પદાવલિઓ માટે સંબંધિત અને સંચાલિત સમીકરણ જોઈશું તેથી જો તમે કહો છો કે જ્યારે તમારી પાસે 2 ડાયમેન્સનલ ઈનકમ્પ્રેસિબલ અને ઇરરોટેશનલ પ્રવાહ બંને હોય ત્યારે તમને આ કેસમાં રસ છે તેથી જ્યારે તમારી પાસે 2 ડાયમેન્સનલ ઈનકમ્પ્રેસિબલ પ્રવાહ હોય તો તમે કહો છો કે u ઇરરોટેશનલ પ્રવાહ તમારી પાસે and છે

તેવી જ રીતે જો તમે સ્ટ્રીમ ફંક્શનની વ્યાખ્યા સાથે શરૂ કરો તો તેથી અને બંને લાપ્લાસ સમીકરણને સંતોષે તેનો અર્થ એ નથી કે તેમના ઉકેલો સમાન છે કારણ કે બાઊન્ડ્રીની કંડિશન અલગ છે અને માટેના તમામ ગવર્નિંગ સમીકરણો સમાન છે પરંતુ તેમની બાઊન્ડ્રીની કંડિશન અલગ છે અને તેથી ઉકેલો અલગ છે તેથી સારાંશમાં આપણે શું જોઈ શકીએ છીએ કે આપણે વ્યાખ્યાયિત કર્યું છે કે સ્ટ્રીમ ફંક્શન શું છે આપણે વેગ પોટેન્શિયલ શું છે તે વ્યાખ્યાયિત કર્યું છે આપણે જોયું છે કે આ બંને વચ્ચે સંબંધ છે જ્યારે આપણે બંનેએ 2 ડાયમેન્સનલ ઇનકોંપ્રેસિબલ અને ઇરરોટેશનલ પ્રવાહ વ્યાખ્યાયિત કર્યું છે બંને તેમના ગવર્નીંગ સમીકરણોની દ્રષ્ટિએ અને તેમની ઓર્થોગોનાલિટીની દ્રષ્ટિએ પણ બંને વચ્ચે સંબંધ છે હવે આપણે આખરે શું કરીશું અમે ચોક્કસ પ્રકારના પ્રવાહોના કેટલાક દ્રશ્ય ને જોઈશું અને આજે ચર્ચાને સમાપ્ત કરીશું તેથી આ વિઝ્યુલ પ્રદર્શનમાં આપણે કેટલાક ઉદાહરણ જોઈશું તો પ્રથમ તમે જુઓ આ એક શીયર ડિફોર્મેશન છે ત્યાં જુઓ કે શું કોઈ રેખા તત્વ છે જે ચિહ્નિત થયેલ છે અને આ બે સંકેન્દ્રિત સિલિન્ડરો વચ્ચેનો પ્રવાહ છે જ્યારે આપણે સ્નિગ્ધતા વિશે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આપણે આવા કિસ્સા જોયા છે તેથી તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે ફ્લુઇડ એલિમેન્ટ આકારમાં વિકૃત થઈ રહયું છે તેથી લંબચોરસ આકારમાંથી ફ્લુઇડ એલિમેન્ટ ના આકારમાં વિકૃતી આવી રહી છે તેથી આ એન્ગ્યુલર ડીફૉર્મેશન છે જેના વિશે અમે વાત કરી રહ્યા છીએ આપણે તેને ફરીથી કરીએ જેથી તમે તેને ફરીથી જોઈ શકો તેથી મૂળરૂપે તે લંબચોરસ હતું પરંતુ શીયરને કારણે તમે જુઓ છો કે તે કેવી રીતે ડીફોર્મ થઈ રહ્યું છે હવે અમે આ પછીના બીજા ઉદાહરણ પર ધ્યાન આપીશું જ્યાં આપણે જોઈશું કે જો તમારી પાસે સામાન્ય કેસ હોય જ્યારે ફ્લુઇડ એલિમેન્ટ પાથ પર આગળ વધી રહ્યું હોય તો તે સામાન્ય પ્રકારનું વર્તન હોઈ શકે છે તેથી તેમાં ડીફૉર્મેશન હોઈ શકે છે તેથી અહીં તે માત્ર ફરે છે તમે જોઈ શકો છો કે તે ડીફૉર્મેશન નથી તેથી તે માત્ર એક શુદ્ધ પરિભ્રમણ છે હવે ચાલો ત્રીજા ઉદાહરણમાં જોઈએ જ્યાં આપણને પ્રવાહ દેખાય છે આ એક ખૂબ જ રસપ્રદ કિસ્સો છે આ એક એવો કિસ્સો છે જ્યારે તેમાં કોઈપણ પ્રકારની એન્ગ્યુલર મોશન કે એન્ગ્યુલર ડીફૉર્મેશન નથી ન તો શીયર ડિફોર્મેશન કે પરિભ્રમણ છે તેથી એવું લાગે છે કે તે ફક્ત ખેંચાઈ રહ્યું છે તેથી હું તેને તમારા પર છોડી દઈશ એક એક્સરસાઇઝ તરીકે તમે જાણો છો કે u અને v વેગના ઘટકો શું છે જે આ સ્થિતિ તરફ દોરી જશે મહત્વપૂર્ણ પ્રતિબંધો શું છે તમારી પાસે y ના સંદર્ભમાં u નું આંશિક ડેરિવેટિવ અને x ઈક્વલ ટુ 0 ના સંદર્ભમાં v નું આંશિક ડેરિવેટિવ હોવું આવશ્યક છે પછી એન્ગ્યુલર વેલોસીટી તેમજ એન્ગ્યુલર ડીફૉર્મેશન બંને 0 ની બરાબર હશે અને પછી આવો કિસ્સો દેખાશે જે સ્ટૈગ્નૈશન બિંદુ પ્રવાહ તરીકે ઓળખાય છે છેલ્લે ચાલો આપણે ઇનકોંપ્રેસિબલ પ્રવાહી તત્વના સામાન્ય કિસ્સામાં જોઈએ આ પ્રવાહી તત્વો કેવી રીતે વહે છે તેથી આ સાતત્ય સમીકરણનું દ્રશ્ય પ્રદર્શન છે તેથી તમે જુઓ છો કે જે પણ પ્રવાહ પ્રવેશી રહ્યો છે તે જ પ્રવાહ બહાર નીકળી રહ્યો છે તેથી જો તમારી પાસે અવરોધ માર્ગ છે તો શું થઈ રહ્યું છે કે ક્રોસ સેક્શન વિસ્તારમાં થતાં ઘટાડાને કારણે વેગ વધી રહ્યો છે તેથી આ તે પ્રકારની પદાવલી છે જે આપણે જોયું છે આજે આપણે અહીં અટકીએ છીએ